અમે A અલ્ગોરિધમ તરફ જોઈ રહ્યા હતા જે સ્ટેટ સ્પેસ માં ઓપ્ટિમલ સોલ્યુશન શોધવા માટે નું જાણીતું અલ્ગોરિધમ છે અત્યારે અમે એ નો પ્રકાર જોવાનો પ્રયાસ કરી રહ્યા છીએ જે જગ્યા બચાવે છે તો હું તમને અલ્ગોરિધમ શરૂ કરતા પહેલા એક નાની સમસ્યા કહું છું ચાલો કહીએ કે તમે મેનહટન જેવા શહેરમાં છો અને ત્યાં એક સેટ છે આ આવો જ થોડો ગ્રેડ છે અને તમારે અહીં આ છેલ્લા શહેરમાં આવવું પડશે ચાલો માની લઈએ કે આ શહેરોની સંખ્યા 0 1 2 થી m અને 0 1 2 થી n સુધીની છે તેથી તે m બાય n ગ્રેડ છે આનો અર્થ એ છે કે m એજ આ દિશામાં છે અને n એજ આ દિશામાં છે m 1 આડી રીતે શહેરમાં છે અને n 1 લંબ સ્વરૂપમાં છે આ એક આખી ગ્રીડ છે મેં આખી ગ્રીડ બનાવી નથી હું તમને જે પ્રશ્ન પૂછવા માંગુ છું તે એ છે કે જો તમે શહેર 00 થી શહેર mn જવા માંગો છો તો કેટલા માર્ગો હશે અને અમે માનીએ છીએ કે તમે કાં તો જમણી બાજુ અથવા નીચે ચાલશો તેથી એવું નથી આ ડિરેકટેડ ગ્રાફ તમે કાં તો જમણી બાજુ અથવા નીચે ચાલશો પણ પ્રશ્ન એ છે કે કેટલા માર્ગો છે m અથવા n તમારી પાસે બે સ્કેલ નો ઉપયોગ કરવો પડશે m એજ અહીં છે અને n એજ અહીં છે તેથી જો ફક્ત એક જ શહેર હશે તો ફક્ત એક જ માર્ગ હશે જો 4 શહેરો હોય તો તમે જોઈ શકો છો કે 2 રસ્તા છે જેમ જેમ શહેરોની સંખ્યા વધતી જાય છે તેમ તેમ માર્ગોની સંખ્યા પણ આ જ રીતે વધતી જાય છે શું અહીં કોઈ કોર્ફને જાણે છે વિદ્યાર્થી xycx xy વિદ્યાર્થી c x મારો મતલબ છે કે જો એક દિશા ફિક્સ કરીએ તો બીજી દિશા પણ ફિક્સ કરવી પડશે તમે ધારો કે એક દિશા નક્કી કર્યા પછી તમે પસંદ કરેલા તમામ માર્ગો પરથી મર્યાદિત સંખ્યાઓ બાકી રહી જશે ઠીક છે તમે તેને યોગ્ય મૂવ્સ ની શ્રેણી તરીકે વિચારી શકો છો આપણે હંમેશાં m યોગ્ય મૂવ્સ લેવા પડશે અને તમારે n ડાઉન મૂવ્સ લેવા પડશે વિદ્યાર્થી mn આ જ સાચો જવાબ છે તમે વિચારી શકો છો કે તમારે m યોગ્ય મૂવ્સ લેવા પડશે અને m રાઇટ મૂવ્સ સાથે n ડાઉન મૂવ્સ હશે અને અમે આ નંબર વખતે તે કરી શકીએ છીએ તેથી હું હવે આ સમસ્યા પર પાછો આવું છું હું આ સમસ્યાની જટિલતા વધારીશ જો હું ડાયાગોનલ મૂવ્સને પણ મંજૂરી આપીશ તો હવે તે થોડું મુશ્કેલ હશે તેની પાસે કોઈ કલોઝડ ફોર્મ ઉપાય નથીતેથી તે ઘણી વસ્તુઓનો સરવાળો છે પરંતુ હું તેના વિશે વિચારવા માંગુ છું તેથી આ નવી સમસ્યા વિશે એવી રીતે વિચારી શકાય છે કે એક ડાયાગોનલ મૂવ્સ એક આડા અને એક ઉભા મૂવ્સને બદલી નાખે છે તમે જે m n આડા અને ઉભા મૂવ્સ માંથી લઈ રહ્યા છો એમાંથી જે પણ નાનું હોય m અથવા n તમે તેને તેટલા જ ડાયાગોનલ મૂવ્સ થી બદલી શકો છો વૈકલ્પિક રીતે તમારે તે કરવાની જરૂર નથી પરંતુ તમે તેટલા જ ડાયાગોનલ મૂવ્સથી બદલી શકો છો આ ગણા આડા અને ઉભા મૂવ્સ ઘટી જશે અને ડાયાગોનલ મૂવ્સ વધુ જરૂરી બની જાય છે વિશ્લેષણ કરવું થોડું મુશ્કેલ છે પરંતુ તે એક સારી પ્રેક્ટિસ છે તો ચાલો આપણે અગાઉ જે પ્રકારો જોઈ રહ્યા હતા તે જોઈએ જો તમને યાદ હોય તો અમે અગાઉના વર્ગ IDA માં જોયું હતું શું કરે છે IDA શું કરે છે કે તે શરૂઆતના નોડ થી બાઉન્ડ્રી બનાવે છે અને આ ગોલ છે આ બાઉન્ડ્રી સ્ટાર્ટ નોડનું હેરિસ્ટિક મૂલ્ય છે અથવા બીજા શબ્દોમાં કહીએ તો તે કેટલું દૂર છે એલ્ગોરિધમ એ કહે છે કે તે શરૂઆતના નોડથી કેટલું દૂર છે અને તે બાઉન્ડ્રી ઓ બનાવે છે અને તેના પર ડેપ્થ ફર્સ્ટ સર્ચ કરે છે તે એ હકીકત પર આવે છે કે તે અહીં ગોલ શોધવામાં સફળ નથી થતું તેની બાઉન્ડ્રીની આસપાસ કેટલીક ઓપન બ્રાન્ચ હશે જે વિસ્તૃત કરવામાં આવી નથી તે નોડ્સ તરફ જુએ છે અને ત્યાંથી ન્યૂનતમ f મૂલ્ય નક્કી કરે છે અને તેટલા મૂલ્યથી બાઉન્ડ્રી માં વધારો કરે છે અને જ્યાં સુધી તેને ગોલ નોડ ન મળે ત્યાં સુધી તે આમ કરતો રહે છે તેથી મને લાગે છે કે આપણે આ અલ્ગોરિધમના પ્રોપર્ટી ની ચર્ચા કરવાનું શરૂ કર્યું છે ચાલો આપણે પુનરાવર્તન કરીએ જેથી હું તમને કહીશ કે મને કહો તમે IDA અલ્ગોરિધમ વિશે શું વિચારો છો તેની રચના રિચાર્ડ કોર્ફ એ 1980 માં કરી હતી ચોક્કસ તારીખ યાદ નથી તો આ અલ્ગોરિધમ માં શું સારું છે અને શું સારું નથી તો પહેલો પ્રશ્ન એ છે કે શું તેનો ઉપયોગ A ના વિકલ્પ તરીકે કરી શકાય છે જેનો અર્થ એ છે કે તે ઓપ્ટિમલ પાથ ની બાંયધરી આપે છે કે નહીં તમે આ અંગે શું દલીલ આપશો વિદ્યાર્થી તમે શા માટે કહી શકો છો કે તે બાંયધરી આપે છે વિદ્યાર્થી જો મને તેના ચોક્કસ મૂલ્ય પર ઓપ્ટિમલ પાથ ન મળે તો હું તેવા નોડ ને શોધવાનો પ્રયત્ન કરીશ જેની f વેલ્યુ તેના કારતા વધુ હોય તેથી જે સમયે મને f નું મૂલ્ય મળે છે જે ગોલ કરતાં ઓછું દૂર છે હું ગોલ નો માર્ગ શોધી કાઢીશ તે એક આધાર છે જે આપણને સંતુષ્ટ કરે છે કે તે ઓપ્ટિકલ માર્ગની શોધ કરે છે A કરતાં તે શા માટે સારું છે તમને તે A માટે શા માટે ગમશે અથવા તમને આ A ક્યારે ગમશે વિદ્યાર્થી જ્યારે ખુલ્લું રાખવામાં આવે ત્યારે તે વધારે જતું નથી હકીકત એ છે કે તેને ખુલ્લું રાખવામાં આવે ત્યારે તે વધારે જતું નથી તે ફક્ત લિનીઅરલી જાય છે અને ખાસ કરીને જો તમે તે સમસ્યા જેમાં સર્ચ સ્પેસ ખુબ મોટી છે ત્યાં જોઈ રહ્યા છો તમે કલ્પના કરી શકો છો કે તમે સર્ચ સ્પેસમાં એક સેકન્ડમાં લાખો નોડ્સ બનાવી રહ્યા છો તો કેટલી જલ્દી ભરાશે તમને યાદ છે કે દરેક રાજ્ય દરેક નોડ એ એક રાજ્યનું પ્રતિનિધિત્વ છે જેનો અર્થ એ છે કે તમે રાજ્ય વિશે જે કંઈ પણ કહ્યું છે તે ત્યાં હશે અને પછી તમે મૂવજેન ફંક્શન અમલમાં મૂક્યું છે અને તમે તે બધી વસ્તુઓ ને કોઈ પ્રકારના ડેટા સ્ટ્રક્ચર માં મૂકો છો તેથી IDA ના ફાયદા એ છે કે તે ઓછી જગ્યા લે છે અને આપણે આજે આ વિષય ને અનુસરવા જઈ રહ્યા છીએ કે જેમાં આપણે જગ્યા બચાવે એવા એલ્ગોરિધમ કેવી રીતે જોઈએ શકીએ પરંતુ તમે ગેરફાયદા વિશે વિચારી શકો છો વિદ્યાર્થી ટાઈમ કોમ્પ્લેક્સિટી તો એવું કહેવાનો મતલબ શું છે કે એવું બની શકે સારો માર્ગ ફેરવવામાં ન આવે અમે પહેલેથી જ દલીલ કરી હતી તેમણે એમ પણ કહ્યું હતું કે તેમણે આ ઓપ્ટિમલ સોલ્યુશન આપવાની બાંયધરી આપે છે તેથી આપણે તે જ જોઈએ છે હા ટાઈમ કોમ્પ્લેક્સિટી એવી છે કે તે DFID ના કિસ્સામાં હતી ટાઈમ કોમ્પ્લેક્સિટી સમસ્યા હતી પરંતુ DFID થી અલગ હતી DFID માં અમે માનતા હતા કે દરેક એજ ની કિંમત એક સરખી છે જેનો અર્થ એ છે કે તમે જેટલા ડેપ્થ માં જાઓ છો તેટલી જ આગળની સપાટીમાં નોડ્સની સંખ્યા ઝડપથી વધશે અથવા તેને બ્રાન્ચિન્ગ ફેક્ટર b બ્રાન્ચ ના પરિબળો f દ્વારા ગુણાકાર કરવામાં આવી હતી અને તેથી જ્યારે પણ આપણે એકથી ડેપ્થ વધારીશું ત્યારે તમને ઘણા નવા નોડ્સનો સામનો કરવો પડશે હકીકતમાં નવા નોડ્સ જૂના નોડ્સ કરતા ઘણા વધારે હશે કમનસીબે IDA માટે તેવું નથી કારણ કે હવે તેમાં એજ ખર્ચ શામેલ છે અને અમે એવી પણ ચર્ચા કરી હતી કે અમે બાઉન્ડ ને આગામી નીચા f મૂલ્ય સુધી જ વધારો કરીશું જેનો અર્થ એ છે કે તે મોટી સંખ્યામાં શોધી શકે છે અગાઉના વર્ગના અંતે આ અંગે ચર્ચા કરવામાં આવી હતી કે તેને આગામી સૌથી નીચલા સ્ટેપ્સ ના મૂલ્ય સાથે વધારવાને બદલે જો તેમાં કેટલાક મૂલ્ય નો વધારો કરો છોઅમે રકમ ડેલ્ટા નક્કી કરી છે જે ઓપ્ટિબિલિટી નું નુકશાન છે તેથી હવે જો તમે તેને ડેલ્ટા દ્વારા વધુ વધારશો તો આ ડેલ્ટા છે તેથી જ્યારે તે ફરીથી શોધે છે ત્યારે તે અહીં ક્યાંક નોડ શોધી શકે છે જે ગોલ નોડ છે તેથી મેં ફક્ત એક ગોલ નોડ બનાવ્યો છે પરંતુ પ્રેકટીસ માં સર્ચ સ્પેસ માં એક થી વધુ ગોલ નોડ હોઈ શકે છે જેમ કે ઉદાહરણ તરીકે તમે કોઈ શહેરમાં ચાઇનીઝ રેસ્ટોરાં શોધી રહ્યા છો અહીં ઘણી બધી ચાઇનીઝ રેસ્ટોરાં હોઈ શકે છે જો તમે થિયેટરમાં ચાલી રહેલી કોઈ ચોક્કસ ફિલ્મ શોધી રહ્યા છો તો તમારી પાસે એકથી વધુ ઉકેલ હોઈ શકે છે તેથી તે તમારા સર્ચ અલ્ગોરિધમને શું મળે છે તેના પર આધાર રાખે છે તેથી તે અહીં ગોલ નોડ શોધી શકે છેઆ ગોલ નોડ ની સામે અહીં તે ગોલ નોડની નજીક છે જે અમારી પાસે અગાઉ હતું પરંતુ તે અગાઉના નોડ થી ઘણું દૂર છે તેથી તેમાં અમારા ડેલ્ટાની ભૂલ છે જો તમે ડેલ્ટા ની ભૂલ સહન કરવા માંગો છો તો તમે આ ડેલ્ટા વધારી શકો છો અને તમે કેટલું સહન કરવા માંગો છો તે નિયંત્રિત કરી શકો છો IDA સાથે એક સમસ્યા છે કે તેમાં ગણા ઈતેરશન કરવા પડે છે IDA સાથે બીજી સમસ્યા એ છે કે તમે કહી શકો છો કે એક રીતે આપણા મન ની વાત ને પુરી કરી શકાતું નથી અમુક અર્થમાં તે દિશા વિશે જાણકારી હોતી નથી અમે લાઇન સર્ચ એલ્ગોરિધમ સાથે શોધ શરૂ કરી અને પછી અમે કહ્યું કે ગોલ તરફ શોધ કરવામાં માટે હ્યુરિસ્ટિક ફંકશન રજૂ કરી રહ્યા છીએ હ્યુરિસ્ટિક ફંક્શન એકમાત્ર ભૂમિકા અહીં બાઉન્ડ્રી બતાવવાની છે અલબત્ત તમે જે બાઉન્ડ્રી જુઓ છો તે એકતરફી છે જે ગોલ તરફ છે તે એટલું જ કરે છે તેથી બીજા અલ્ગોરિધમ કે જે આપણે જોવા માંગીએ છીએ તેને રિચાર્ડ કોર્ફ મારફતે પણ છે તેને રિકર્સિવ બેસ્ટ ફર્સ્ટ સર્ચ કહેવામાં આવે છે જેને RBFS કહેવામાં આવે છે તેથી RBFS IDA થી થોડું અલગ છે અલબત્ત કોર્ફે એલ્ગોરિધમ્સ બનાવ્યા છે કારણ કે તેઓએ IDA ની ખામીઓ જોઈ હતી જે એ છે કે તે ગણુ પુનરાવર્તન પ્રોસેસ કરી રહી હતી ખાસ કરીને જો તમે કલોઝ લિસ્ટ જાળવતા નથી અને તમે કોઈક અર્થમાં DFS ને એમ જ સર્ચ કરવા દો છો તો તે યોગ્ય અથવા ખોટો ઉપાય હતો ચાલો આપણે કહીએ કે DFID અને IDA કલોઝ લિસ્ટ જાળવતા નથી પ્રશ્ન એ છે કે કલોઝ માંથી એક વસ્તુ આપણા માટે એવી છે કે તે તેને ઇન્ફાઇનાઇટ લૂપમાંથી પસાર થતા અટકાવે છે તો તમારી પાસે છે ઉદાહરણ તરીકે મેં તમને કહ્યું હતું કે તે ડિરેકટેડ ગ્રાફ છે પરંતુ જો તે ડિરેકટેડ ગ્રાફ ન હોય તો તમે લૂપમાં જઈ શક્યા હોત અને આ રીતે લૂપમાં ચાલો છો અને બંધ કરવાથી આવી સંભાવનાઓને દૂર કરીએ છે પરંતુ હકીકત એ છે કે અમે અમારાથી દૂર સ્ત્રોત સાથે કામ કરી રહ્યા છીએ જ્યાં આપણે જવા માંગીએ છીએ શું હું બંધ કર્યા વિના કામ કરી શકું બીજા શબ્દોમાં કહીએ તો જો તમે DFID એલ્ગોરિધમ પર પાછા જાઓ જે IDA નું એક સરળ સંસ્કરણ છે જેની એજ ની કિંમત નથી તો શું DFID કામ કરશે જો હું કલોઝ લિસ્ટ વિના DFS લાગુ કરું તો તેથી હું આ નાનો વિષયને તમારા પર પ્રયોગ માટે છોડી દઉં છું એલ્ગોરિધમ્સ RBFS ને ભૂલી જાય છે તો RBFS શું કરે છે તે IDA ની જેમ જ મેમરી ની લિનીઅર માત્રા ને જાળવે છે પણ એવું નથી તેથી IDA તે જે કરી રહ્યો છે તેની બ્લાઇન્ડ સર્ચ કરી રહ્યો છે જ્યાં પણ ગોલ હોય ત્યાં તે દિશામાં જશે પાછા આવશે કંઈક બીજું અજમાવશે પાછા આવશે કંઈક બીજું અજમાવશે પાછા આવશે વગેરે વગેરે તેથી મૂળભૂત રીતે તે આ દિશા વિના ની જગ્યાનું ડેપ્થ ફર્સ્ટ ટ્રાવર્સલ છે હવે ચાલો RBFS શું કરી શકે છે તેને જોઈએ તો ચાલો માની લઈએ કે આપણે આ નોડ થી શરૂઆત કરીએ અને માની લઈએ કે આપણી પાસે આ 4 ચાઈલ્ડ છેઅને દલીલ ખાતર તેમના હ્યુરિસ્ટિક મૂલ્યો છેએવું માની લઈએ કે તે 40 70 અને 71 છે તેથી શરૂઆતમાં રીકર્સીવ બેસ્ટ ફર્સ્ટ સર્ચ બેસ્ટ ફર્સ્ટ સર્ચની જેમ કાર્ય કરે છે જે તે પસંદ કરે છે અને સૌથી નીચું f મૂલ્ય વાળા નોડ ને પસંદ કરે છે અને તેને ફેલાવે છે જેનો અર્થ એ છે કે તે આ ઉદાહરણમાં આગામી શ્રેષ્ઠ નોડ છે અને પછી તેની શોધ કરે છે તેથી આ બીજો શ્રેષ્ઠ નોડ છે અને તે નોડ છે તો ચાલો કહીએ કે તે તેને બનાવે છે જો તમને યાદ હોય કે મોનોટોન માપદંડ એ કન્સિસ્ટર્નસી માટેની શરતો છે જે અમે કહ્યું હતું કે તેઓ સામાન્ય રીતે હ્યુરિસ્ટિક મૂલ્યો ખૂબ સચોટ હોવાની અપેક્ષા રાખે છે જેમ જેમ તમે ગોલ ની નજીક જાઓ છો અને મોનોટોન ના માપદંડોનું પરિણામ એ હતું કે તમે જેમ જેમ તમે ગોલ તરફ આગળ વધો છો તેમ તેમ f મૂલ્ય વધે છે તેથી તમે સામાન્ય રીતે સર્ચ સ્પેસ માં f વેલ્યુ વધવાની અપેક્ષા રાખશો તો ચાલો કહીએ કે તે ૪૫ થઈ જાય છે તે 50 થઈ જાય છે અને તે ચર્ચા માટે 61 થઈ જાય છે તો RBFS તરત જ શું કરશે તે અહીંથી પોઇન્ટર દૂર કરશે અને તેને અહીં મૂકશે કારણ કે હવે આ શ્રેષ્ઠ નોડ છે આ ઓપન લિસ્ટમાં બીજો શ્રેષ્ઠ નોડ છે અને તે આગામી શ્રેષ્ઠ નોડ પર પોઇન્ટર મૂકે છે પછી તે આ રીતે જાય છે અને ધારે છે કે આવું જ કંઈક થઈ રહ્યું છે ચાલો કહીએ કે આ 48 થઈ જાય છે અને તે 70 થશે આ ફક્ત દલીલો માટે 60 થાય છે પછી તે આને વિસ્તૃત કરે છે 48 રહે છે આપણે કહીએ અને ફક્ત દલીલ ખાતર આ બધા 70 છે અને તેને વિસ્તૃત કરશે તે સર્ચ સ્પેસમાં ડૂબકી મારવાનું ચાલુ રાખશે તે હ્યુરિસ્ટિક ફંકશન નો ઉપયોગ એક માર્ગદર્શક તરીકે કરી રહ્યું છે એક ક્ષણથી નોડ તે નોડ કરતા થોડો ખરાબ દેખાવા લાગે છે અને તે 55 થઈ જાય છે તે 53 થઈ જાય છે અને તે 57 અથવા આવું કંઈક બને છે તેથી અત્યાર સુધી આ વર્તન અને બેસ્ટ ફોર સર્ચ નું વર્તન સમાન છે પરંતુ આ તબક્કે પણ બેસ્ટ ફોર સર્ચ એ શું કર્યું હોત કે તેણે તેને ઓપન લિસ્ટ માંથી આગામી નોડ તરીકે પસંદ કર્યું હોત અને ત્યાંથી આવશ્યકરીતે ટ્રી ની શોધ શરૂ કરી હોત જગ્યા બચાવવાનો પ્રયાસ કરતી રેકર્સીવ બેસ્ટ ફર્સ્ટ સર્ચ શ્રેષ્ઠ શોધ એ છે કે શોધને બધી રીતે પાછી ખેંચી લે છે તેથી તે જરૂરી રીતે આગામી સિબલિંગ્સ તરફ જઈ શકે તેથી મૂળભૂત રીતે તે આ નોડ્સને દૂર કરે છે જે તે ઓપન અથવા કલોઝ બનાવી રહ્યો છે તે રોલબેક કરે છે તમે જાણો છો કે એક સમયે ભારત સરકારને રોલબેક સરકાર કહેવામાં આવે છે તેઓ પેટ્રોલની કિંમતમાં વધારો કરે છે અને બે દિવસ પછી તેઓ પાછા વળે છે તે જ રીતે થોડું પરંતુ કેટલાક નિયમો છે જે તે અનુસરે છે અને જેને બેકઅપ નિયમ કહેવામાં આવે છે જે નોડની f મૂલ્ય નક્કી કરે છે f એ બધાની સમાન છે તેને બીજું મૂલ્ય કહેવામાં આવે છે તેને કહેવામાં આવે છે f f જો n એ લીફ હોય જેનો અર્થ એ છે કે n ઓપન માં છે તે max min f ની સમાન છે મેં તેના ટૂંકા સ્વરૂપનો ઉપયોગ કર્યો છે તેથી કાં તો તે એક f મૂલ્ય છે અથવા તે તેના ઓછામાં ઓછા f મૂલ્યો છે તે તેના ચાઈલ્ડ છે તેથી તે ખરેખર શું કરે છે તે એ છે કે તે આ f મૂલ્ય જાળવે છે તેથી આ તમામ નોડ્સ માટે 70 70 70 60 57 53 55 f જે f વેલ્યુ જેવી જ છે કારણ કે તે લીફ નોડ છે પરંતુ જ્યારે રોલબેક કરે છે ત્યારે મૂલ્યોને ટેકો આપવા માટે તે બેક અપ નિયમ લાગુ પડે છે તેથી ઉદાહરણ તરીકે આ ત્રણ નોડ્સમાંથી તે અહીં 53 વેલ્યુ ને બેકઅપ કરશે તેને સમજાવવા માટે હું બીજા ચોક નો ઉપયોગ કરું છું તેથી તે આ ઉપર ના નોડમાં 53 વેલ્યુ પરત કરે છે હવે તે 53 થઈ જાય છે અને પછી તે ત્યાં રહેલી વૅલ્યુ ને દૂર કરે છે તેથી તે 53 70 70 અને ફરીથી 53 વેલ્યુ ને ઉપર ના નોડ માં પરત કરે છે આ 53 70 60 છે અહીં તે આ વેલ્યુ પરત કરે છે અને આ વેલ્યુ ને બદલી ને 53 કરે છે જે પરત કરેલી વૅલ્યુ છે અને પછી આ દિશામાં પ્રક્રિયા આગળ વધે છે તેથી તમે જોશો કે એકવાર મૂલ્ય વધારીને 53 કરવામાં આવે છે| જો તમે તે ક્ષણે શોધનું સ્નેપ શોટ જુઓ તો આ બધા નોડ્સ ત્યાં નથી આ બધા દૂર કરવામાં આવ્યા છે ફક્ત એટલું જ ટ્રી બાકી છે અને તે ઓપન છે અહીં ઓપનમાં 53 પાછા મૂકવામાં આવેલી નવી કિંમત છે તે 50 છે તે 61 છે તે 70 છે તેથી તે મૂળભૂત રીતે તે દિશામાં પાછું જાય છે તેથી તમે જોઈ શકો છો કે કોઈપણ સમયે RBFS સર્ચ ટ્રી માં નીચે ફક્ત એક જ માર્ગ જાળવવામાં આવે છે જેનો અર્થ એ છે કે તેની જગ્યાની જરૂરિયાતો લિનીઅર છે કારણ કે ડેપ્થ ફર્સ્ટ સર્ચ પણ આવું જ કરે છે અને તે A અલ્ગોરિધમની વર્તણૂકનું વર્ણન કરે છે કારણ કે તે બેસ્ટ ફર્સ્ટ છે તે હંમેશાં શ્રેષ્ઠ દેખાતા માર્ગ પર નીચે જાય છે તે ફક્ત આ નોડના મૂલ્યને તેની રીતે સુધારે છે હ્યુરિસ્ટિક ફંક્શન દ્વારા માપવામાં આવેલું તેનું હ્યુરિસ્ટિક મૂલ્ય 45 હતું પરંતુ શોધ કર્યા પછી જાણવા મળ્યું કે તે 45 નહીં 53 છે તેથી તે તેને 53 ના ઓપન વેલ્યુ પર છોડી દે છે અને માર્ગ પર જાય છે તેથી તે હવે આ ચાઈલ્ડ ને જનરેટ કરશે અને તે છે કે નહીં તેના પર આધાર રાખશે તેથી જ્યારે તે 50 થશે ત્યારે તે આગામી શ્રેષ્ઠ નોડ બની જશે જો તમે આ રસ્તે જશો તો તે માર્ગ પર 53 નોડ થી વધુ સારું કોઈ નથી તમે અહીં પાછા આવશો અને આ માર્ગ પર પાછા જશો તમે તે સમસ્યા ને સમજી શકો છો કારણ કે તે ઘણી વાર કરશે તે અહીં આ નીચે ના માર્ગ પર જઈ શકે છે તે અહીં પાછું આવી શકે છે અને પછી તે સૌથી ખરાબ હોઈ શકે છે અને તે અહીં માર્ગ પર જઈ શકે છે અને તે આ રસ્તા પર નીચે જશે તેથી RBFS ને જોખમ છે કારણ કે તે વિરોધ કરે છે તે તેની વર્તણૂક દર્શાવે છે જેને થ્રેસીંગ ના કહેવામાં આવે છે તે RBFS માટે જોખમ છે તમે વાંચ્યું કે તે આવું કંઈક હોઈ શકે છે તેથી મને ખબર નથી કે જ્યારે હિલ ક્લાઇમિંગ જોઈ રહ્યા હતા ત્યારે અમે થ્રેસીંગ વિશે વાત કરી હતી નહીં પરંતુ શું તમે હિલ ક્લાઇમિંગ ની કલ્પના કરી શકો છો જે ગિરિમાળા જેવું છે જો તમે તેની કલ્પના કરી શકો તો આવો ક્રોસ સેક્શન જેવું થોડું લાગે છે આ રીતે તેથી તે એક ગિરિમાળા જેવું છે જે ધીરે ધીરે એક દિશામાં આગળ વધી રહ્યું છે પછી આ દિશામાં હિલ ક્લાઇમિંગ ની પ્રવૃત્તિ રહેશે કારણ કે તે તીવ્ર ઢાળવાળી દિશા છે જો તમારી શોધની સમસ્યા તમારી ગંભીરતા છે તો મૂવજેન ફંક્શન એવું છે કે એકવાર તે આ દિશામાં આગળ વધે છે તે એક ક્ષણે ઓવરશૂટ કરી શકે છે કે તે આવી રીતે આવી શકે છે અને જઈ શકે છે તેથી હિલ ક્લાઇમિંગ પણ આ જ રીતે વર્તન કરી શકે છે તેથી આ સર્ચ એલ્ગોરિધમની સમસ્યા છે જે કોઈક અર્થમાં સ્થાનિક છે સ્થાનિક હોવાનો અર્થ એ છે કે તે હંમેશાં માર્ગ પર જાય છે પરંતુ તે સંપૂર્ણપણે સ્થાનિક નથી શું તે નોડનું અપડેટેડ બેકએન્ડ પેટા મૂલ્ય જાળવી રાખે છે તેથી RBFS કે જે 1990ની આસપાસ આવ્યું હતું અને IDA નું સુધારેલું સ્વરૂપ હતું કારણ કે તેમાં દિશાનું જ્ઞાન હતું પરંતુ તેમાં થ્રેશિંગ ની સમસ્યા હ હકીકતમાં અમારી પાસે એવા વિદ્યાર્થીઓ છે જેમણે અભ્યાસક્રમ માટે અહીં અલ્ગોરિધમ લાગુ કર્યું છે મેં આ વર્તન નો અનુભવ કર્યો છે કે આ અલ્ગોરિધમ્સ ઇન્ફાઇનાઇટ સમયનો ઉપયોગ કરવાનું ચાલુ રાખે છે તે દરમ્યાન તમે નોડની વચ્ચે સ્પર્શ જોશો તેથી તમને ખરેખર જે રસ હશે તે સ્પેસ સેવિંગ એલ્ગોરિધમમાં છે જે વિસ્તરણની પસંદગી કરી રહેલા નોડ્સની દ્રષ્ટિએ A જેવું વર્તન કરે છે તેઓ જે ઉકેલો બનાવે છે તેના સંદર્ભમાં તેઓ બંને અલ્ગોરિધમ A ની જેમ વર્તે છે નોડ પસંદ કરવાની પદ્ધતિ અલગ છે અને પરિણામે આ અલ્ગોરિધમમાં તેના કરતા વધુ સમયની જટિલતા છે કારણ કે તેઓ વારંવાર એક જ જગ્યાની આસપાસ ફરશે હવે હું તમને એક પ્રશ્ન પૂછું છું કે જો તમારે સર્ચ એલ્ગોરિધમ્સ બનાવવા પડશે અને તમારે ઘણા વિકલ્પોમાંથી પસંદ કરવું પડશે કે તમે કલોઝ લિસ્ટ માં શું બચાવો છો અથવા તમે ઓપન લિસ્ટ માં શું બચત કરો છો તો તમારી પસંદગી શું હશે જો કોઈ કહે કે હું તમને એક અલ્ગોરિધમ આપીશ જેમાં ઓપન લિસ્ટ નું કદ ઓછું સ્થિર અથવા એવું કંઈક છે અથવા લિનીઅર કરવામાં આવ્યું છે હું IDA અથવા કોઈ કહે છે કે હું તમને એક અલ્ગોરિધમ આપીશ જેમાં કલોઝ લિસ્ટ નું કદ એકદમ ઓછું છે તમે શું પસંદ કરશો શું તમે ઓપન લિસ્ટ ને સાબિત કરશો કે પછી કલોઝ લિસ્ટ ને સાબિત કરશો ઠીક છે હું તમારો જવાબ લઉં છું તેનો અર્થ એ છે કે તે સમસ્યાના ટોપોલોજી પર આધાર રાખે છે પરંતુ જો તમે સામાન્ય કેસ જુઓ કે દરેક નોડમાં b અનુગામી હોય છે તો તમે જાણો છો કે બ્રાન્ચિન્ગ ફેક્ટર b છે દરેક નોડનો b અનુગામી છે ઘણી વાર કૉમ્યૂનિટી જો કે તમારી પાસે એક ગ્રાફ છે જેમાં તમે શોધી રહ્યા છો તો તમે જાણો છો જો તમને બ્રાન્ચ એન્ડ બાઉન્ડ યાદ હોય જે શરૂ કરવામાં આવ્યું હતું જેમાં ડુપ્લિકેટ કાઢી નાખવામાં આવ્યા ન હતા અને તે જ નોડ ટ્રી ના વિવિધ ભાગોમાં હાજર રહેશે ઘણા લોકો તે જગ્યા વિશે વિચારે છે કારણ કે તે માર્ગ શોધવા માટે છે કારણ કે ટ્રી ના વિવિધ ભાગોમાં નોડ એક અલગ માર્ગ પ્રદર્શિત કરે છે કારણ કે તમે તેને એક અલગ માર્ગ તરીકે જાણો છો તેથી અલબત્ત તે ખૂબ જ ઊંચું જાય છે તેથી જ્યારે અમે DFID નો અભ્યાસ કર્યો ત્યારે અમે દલીલ કરી કે બ્રેથ ફર્સ્ટ સર્ચ ની છેલ્લા લેયર માં નોડ્સની સંખ્યા અંદર જોવા મળેલા નોડ્સ કરતા ઘણી વધારે હતી અને પછી દલીલ કરી હતી કે કારણ કે તે વધારાનું કામ છે જે અમે કરી રહ્યા છીએ અને તમને DFIDમાં લિનીઅર સ્પેસ મળી છે જે બ્રેથ ફર્સ્ટ સર્ચની બાહ્ય જગ્યાની વિરુદ્ધ છે પછી તમે ઓપન લિસ્ટ માં બચત કરી રહ્યા છો DFID પણ ઓપન લિસ્ટ બચત કરી રહ્યું હતું પરંતુ જ્યારે તમે કલોઝ લિસ્ટ માં બચત કરવા માંગો છો જ્યારે કલોઝ લિસ્ટ ઓપન લિસ્ટ કરતા મોટી સમસ્યા બની જાય છે ત્યારે અહીં કેટલીક સમસ્યા છે અને અમે જે સમસ્યા જોઈ રહ્યા હતા તે શહેરની બહાર રસ્તો શોધવાની આ સમસ્યા જેવી છે હવે શું તમે કલ્પના કરી શકો છો કે આ જગ્યામાં શોધ કેવી રીતે આગળ વધશે તે એક શરૂઆતનો નોડ છે તેના 3 અનુગામી છે તે તે ત્રણ અનુગામીઓ જનરેટ કરશે તે આમાંથી એક લેશે અને તેના ૩ અનુગામી વગેરે ઉત્પન્ન કરશે શોધ કંઈક આ રીતે જશે શોધની બાઉન્ડ્રી કેવી દેખાશે અથવા સર્ચ ફ્રન્ટિયર કેવું દેખાશે કેટલાક સ્તરે શોધ આ રીતે દેખાશે તે આ રીતે જશે અને જગ્યાના વિવિધ ભાગોમાં કેટલાક સ્ટેપ્સ નીચે અને સર્ચ ફ્રન્ટિયર આ રીતે દેખાશે તેથી m અને n મુજબ આવી સમસ્યા માટે ઓપન લિસ્ટ કેવી રીતે છે સર્ચ ફ્રન્ટિયર એ ઓપન લિસ્ટ સમાન જ છે માટે તે એક ઓપન લિસ્ટ છે તે m અને n ના અર્થમાં ઓપન લિસ્ટ કેવી રીતે વધી રહ્યું છે જો તમે કહેવા માંગો છો તો સોંર્સ થી અંતર m n અથવા i j છે જો તમે i સ્ટેપ્સ નીચે અને j સ્ટેપ્સ જમણી બાજુ જશો તો તે i j હશે જેમ તમે આગળ વધો છો તેમ ઓપન લિસ્ટ ફક્ત લિનીઅર રીતે વધી રહ્યું છે ખરાબ પરિસ્થિતિમાં જ્યારે તમે છેલ્લો નોડ પસંદ કરવાના હો ત્યારે ઓપન લિસ્ટ માં m નોડ્સ હશે અને n નોડ્સ ત્યાં હશેઆવશ્યક રીતે m n નોડ્સ હશે જ્યાં સુધી કલોઝ લિસ્ટ જે એવા નોડસ છે જેણે આ વિસ્તાર ની અંદર ફરવાનું છે તે ચારે બાજુથી વધી રહ્યું છે કારણ કે તે એવા ક્ષેત્ર જેવું છે જે તમે તેના જેવા બનાવી રહ્યા છો ત્યાં એક સમસ્યા છે જે ઓપન લિસ્ટ કરતા કલોઝ લિસ્ટ માં ઝડપથી વધી રહી છે આ સમસ્યાના ઉકેલ માં સમસ્યા ત્યારે થાય છે જ્યારે તમે આ નોડમાંથી આ નોડ પર જવા માંગો છો અથવા જો તમે આ નોડમાંથી અહીં આવવા માંગો છો તો તમે આ રીતે જઈ શકો છો અથવા તમે આ રીતે જઈ શકો છો તેથી અહીં ઘણા સંયોજનો છે અને તે જ એક્સપલોડિંગ સર્ચ સ્પેસ ને જન્મ આપે છે તેથી અહીં કેટલીક રીતો છે જે કલોઝ લિસ્ટ માં બચત કરવાનો પ્રયાસ કરે છે તેથી હું તમને એવી સમસ્યાથી વાકેફ કરવા માંગુ છું જે છેલ્લા 10 વર્ષ અથવા 15 અથવા 20 વર્ષમાં ખૂબ જ મહત્વપૂર્ણ બની ગઈ છે એટલે કે સિક્વન્સ અલાઇન્મેન્ટ ની સમસ્યા અને તે એક સમસ્યા છે જે શોધ માં પૂર્વતૈયારી નું કામ કરી રહી છે શોધ એ સંશોધનમાં એક નિષ્ક્રિય વિસ્તાર બની ગયો છે પરંતુ આ નવી સમસ્યાઓને કારણે જે બહાર આવી રહી છે લોકો આવશ્યકરીતે વધુ સારા અલ્ગોરિધમ્સ તૈયાર કરવા માટે પ્રેરિત થયા છે ઉદાહરણ તરીકે જો તમે ખાસ કરીને DNA સિક્વન્સ અલાઇન્મેન્ટ જોવા માંગો છો તો આ સમસ્યા બાયોઇન્ફોર્મેટિક્સમાં છે જો તમે ઉદાહરણ તરીકે જીનોમ સિક્વન્સિંગ અથવા એવું જ કંઈક જેમાં જીનોમ સિક્વન્સિંગ કરવામાં આવે છે તે વિવિધ ભાગોમાંથી ટુકડાઓ અને સિક્વન્સ મેળવે છે અને તેમને ગોઠવીને જીનોમ સિક્વન્સિંગમાં જોડે છે જો તમારી પાસે બે સિક્વન્સ હોય જે આંશિક રીતે ઓવરલેપ થાય છે પછી જો તેઓ તેને ગોઠવી શકે તો તેઓ ફરીથી બનાવી શકે છે આપણે આ સમસ્યાનું એક સરળ સ્વરૂપ લઈએ છીએ તેમાં મૂળાક્ષર C A G T છે જે શુદ્ધ DNA બનાવતા 4 રસાયણો છે અને તમારી પાસે તે અક્ષરોનો સિક્વન્સ છે તો ચાલો કહીએ કે એક સિક્વન્સ કંઈક A C C T C છે જે મેં અહીં મારી ઈચ્છા મુજબના સિક્વન્સમાં લખ્યું છે અને ચાલો કહીએ કે અહીં બીજો સિક્વન્સ છે જો તમે તેને કાળજીપૂર્વક જોશો તો તમને લાગશે કે તે સમાન નથી મેં આ બંને સિક્વન્સમાં કેટલાક ફેરફારો કર્યા છે જો તેઓ સમાન હોત તો અલાઇમેન્ટ ની સમસ્યા દૂર થઈ ગઈ હોત એકવાર તમે તેને રાખી લો પછી તમને ફરીથી તે જ સિક્વન્સ મળશે જો આ બંને સિક્વન્સ એક સરખી ન હોય અને જો શક્ય હોય કે તે લંબાઈમાં અલગ હોય તો હું તમને બીજો સિક્વન્સ આપી શકું છું હું તમને T A G C જેવો બીજો સિક્વન્સ આપી શકું છું તો જો હું કહું કે તમે આ સિક્વન્સને ગોઠવી શકો છો કે નહીં તમે કહી શકો છો કે હા હું આ ભાગ અહીં લઈ શકું છું અને આ ભાગને અહીં ગોઠવણી કરો પરંતુ આવા સિક્વન્સનું શું તમે જોઈ શકો છો કે હું A થી A C થી C અને G થી G ની બરાબરી કરી શકું છું પરંતુ હવે મારી પાસે અહીં T અને C છે હવે હું શું કરું છું તેથી આ સિક્વન્સ ની ગોઠવણી તમને અંતર જાળવી રાખવાની મંજૂરી આપે છે જો અંતર બાકીની વિભાગ ગોઠવણીમાં સુધારો કરે છે તો તમને અંતર જાળવી રાખવાની મંજૂરી છે તમે જોઈ શકો છો કે એકવાર હું આ A C G સાથે A C G ને ગોઠવી શકું છું અને પછી જો હું અહીં અંતર દાખલ કરીશ તો હું આ અંતરથી T ને ગોઠવીશ ચાલો માની લઈએ કે તે તેના માટે છે અને હું ફરીથી અહીં C A G સાથે C A G ને ગોઠવી શકું છું અહીં T C G T C G આ બધું જ ગોઠવાઈ રહ્યું છે અને પછી અચાનક મારે અહીં અંતરાલ કરવો પડશે અને હું અહીં ફરક પાડીશ અને પછી હું કરીશ જો તમે આ ચિત્ર સમજી ગયા છો તો હું કરીશ આ ક્રમમાં હું અહીં અંતરાલ કરી રહ્યો છું અને આ ક્રમમાં હું અંતરાલ કરી રહ્યો છું અને આમ કરીને હું ગોઠવણીમાં સુધારો કરી રહ્યો છું ક્રમ ગોઠવણીની સમસ્યા માં કેટલીક ગોઠવણી શોધવાની છે જે કેટલાક માપદંડ મુજબ શ્રેષ્ઠ છે નિરીક્ષણ કરો કે હું કંઈક એવું કહી શક્યો હોત જે આ આખી સિકવન્સ લેશે અને તેને જગ્યા સાથે મૂકે છે અને પછી સિકવન્સ શરૂ કરશે તેથી હવે મારી પાસે આ પ્રકારનું કંઈક છે C G પછી અહીંથી નવો સિક્વન્સ શરૂ કરો A C G C A વગેરે અને આ બધા અંતરાલ છે અલબત્ત તે એક સરળ અલ્ગોરિધમ છે પહેલો સિક્વન્સ લો તેને અંતરાલથી લાઇન માં કરો પછી બીજો સિક્વન્સ લો અને પ્રથમ ક્રમ માં અંતરાલ ઉમેરી ને તે સ્થળે ખસેડો અલબત્ત તે સારી ગોઠવણી નથી| તો આપણે સારા અને ખરાબ વચ્ચે કેવી રીતે તફાવત કરી શકીએ અમે દરેક ઓપરેશનને થોડું ખર્ચ આપીશું અમે માની લઈએ છીએ કે અમે તે કરીશું અને આપણે કહીએ કે અમે વ્યવહારમાં નીચે મુજબ કરીએ છીએલોકો ડિસ્ક્રિમિનતીવ કોસ્ટ ફંકશન ને અનુસરી શકે છે પરંતુ અમે સિમ્પલ કોસ્ટ ફંકશન ને અનુસરીશું જે મેચિંગ કહે છે જો મેચિંગ હોય તો ખર્ચ 0 હશે તેથી જો હું A સાથે A જોડી રહ્યો છું તો હું તેને ખર્ચ 0 આપી રહ્યો છું મિસમેચની કિંમત 1 હશે તેથી ઉદાહરણ તરીકે જો હું અહીં C સાથે T ગોઠવી રહ્યો છું તો હું ખર્ચ 1 આપી રહ્યો છું અને હું અંતરાલને 2 ખર્ચ આપી રહ્યો છું ચાલો કહીએ કે ઉદાહરણ તરીકે ફક્ત એક કેરેક્ટર હોય અને તે અલગ છે ચાલો માની લઈએ કે ફક્ત T અને આ C ને બદલે તેને અહીં બીજું C કહીએ અથવા A અથવા G કહીએ છે જે T નથી અને બાકીનું બધું એક સરખું જ છે તેથી હું તે અંતર ભરવાને બદલે મિસમેચનો ખર્ચ ચૂકવવાનું ટાળીશ જે 1 છે તમે જાણો છો કે તે તેનું ધ્યાન રાખશે પરંતુ આવી સ્થિતિમાં તમે જોશો કે ત્યાં એક અંતર ઉમેરવામાં આવે છે તો ઘણા બધા કેરેક્ટર માટે મેચ જનરેટ થાય છે સામાન્ય રીતે અહીં માત્ર એક જ અંતરાલ બનાવવામાં આવે છે તેથી હું અહીં અંતરાલ પર જે ખર્ચ આપી રહ્યો છું હું 0 ખર્ચ ચૂકવીને બાકીનો ખર્ચ પાછો ખેંચી રહ્યો છું તેથી અલબત્ત અહીં શ્રેષ્ઠતાની ભાવના છે અને અમે એક સિક્વન્સ એલાઇનમેન્ટ મેળવવા માંગીએ છીએ જેની ઓપ્ટિકલ કોસ્ટ આ ત્રણના આધારે થશે અલબત્ત વ્યવહારમાં તમારી પાસે ખર્ચ મેટ્રિક્સ હશે જે કહેશે કે C ને A સાથે અને C ને G સાથે ગોઠવવાની ચોક્કસ કિંમત હોય છે વગેરે વગેરે અથવા મિસમેચના જુદા જુદા મૂલ્યો હશે અમે માની લીધું છે કે તમામ મિસમેચનું મૂલ્ય 1 હશે અને અંતરાલ મૂલ્ય 2 છે તો તે સમસ્યાને કેવી રીતે હલ કરે છે સિક્વન્સ એલાઇનમેન્ટ બનાવવા માટે એક સારો અલ્ગોરિધમ શું હશે વિદ્યાર્થી ડાયનેમિક પ્રોગ્રામિંગ ડાયનેમિક પ્રોગ્રામિંગ તેથી તેઓ કહે છે કે ડાયનેમિક પ્રોગ્રામિંગનો ઉપયોગ તેમના દ્વારા કરવામાં આવ્યો હતો જ્યાં સુધી આ બાયો ઇન્ફોર્મેશન ડિપાર્ટમેન્ટના લોકો ન આવ્યા હતા અને પછી અચાનક અમને લાખો કેરેક્ટર અને એલ્ગોરિધમ જે સારા હતા તે મળે છે પરંતુ નિષ્ફળ જાય છે તેથી જો તમે કોઈ પ્રકારની સમાનતા જોશો તો તમે જોશો કે ડાયનેમિક પ્રોગ્રામિંગ બ્રાન્ચ એન્ડ બાઉન્ડ જેવું છે જે કોઈ અર્થ માં આપણે ભણી રહ્યા હતા તો તમે આ ગ્રાફ જોઈ રહ્યા છો વિદ્યાર્થી તમે શબ્દનો ઉપયોગ હરોળ અને સ્તંભ તરીકે કરી શકો છો અને જો ખર્ચ ડાઈગોનલ થશે જો તમે લાંબો ડાઈગોનલ તરફ આગળ વધોતો તે મેચ થશે તેથી જો તમે તેને અજમાવો છો તો મારો પહેલો સિક્વન્સ A C G T C છે તેથી હું તેના કેટલાક કેરેક્ટર નો અહીં ઉપયોગ કરીશ A C G T C હું તેને અહીં બનાવીશ અને હું અહીંથી 5 કેરેક્ટર લઉં છું A C G C A અથવા કદાચ મારે બીજી સૂચિમાંથી લેબલથી શરૂઆત કરવી જોઈતી હતી કોઈપણ રીતે આપણે એવું માની લઈએ કે અમે અહીં કામ કરી રહ્યા છીએ તેથી તમે જોઈ શકો છો કે તે ડાઈગોનલ મૂવ્સ છે તેથી જો હું આ ગોઠવણી જોઉં તો હું A સાથે A C સાથે C G સાથે G અને T સાથે T મેચ કરવા માંગુ છું તો ચાલો પહેલા ને ભૂલી જઈએ મારે તેને કંઈક આવું બનાવવું જોઈતું હતું પરંતુ આ પગલું એ કહેવા સમાન છે કે હું આ C સાથે C સાથે મેચ કરી રહ્યો છું પછી હું આ G સાથે આ G સાથે મેચ કરી રહ્યો છું પરંતુ પછી હું T પાસે જઈ રહ્યો છું તેથી મારે આ અંતર રાખવું પડશે બીજામાં આ જેનો અર્થ એ છે કે હું કોઈ કેરેક્ટર ને ટ્રાવર્સ કરવાનો નથી જેનો અર્થ એ છે કે હું નીચે જવાનો નથી તેથી આગળનું પગલું કંઈક એવું હશે અને પછી હું આ નોડ પર હોઈશ અને હું આ રીતે ચાલુ રાખીશ તેથી તમે જોશો કે પહેલું મૂવ C સાથે ગોઠવે આ મૂવને ગોઠવે છે બીજું મૂવ G ને ગોઠવે છે તે છોડી રહ્યું છે હું અહીં C થી G અને અહીં C થી G જઈ રહ્યો છું તેથી તે તેને ગોઠવે છે હું ત્રીજું મૂવ લઈ રહ્યો છું તે G થી C તરફ જઈ રહ્યો છું પરંતુ હું G થી C જવાનો નથી હું G માં રહું છું પરંતુ હું અહીં G થી T જાઉં છું જે અહીં અંતર ભરવા જેવું છે અલબત્ત મેં અહીં મિસમેચ બતાવ્યો નથી પરંતુ તમે જોઈ શકો છો કે ડાઈગોનલ થવાનું કારણ કાં તો 0 અથવા 1 હશે જે બે કેરેક્ટર પર તમે આગળ વધી રહ્યા છો તે સમાન છે કે અલગ તેના પર આધાર રાખે છે તેથી જો તમે A થી A તરફ જઈ રહ્યા છો તો ખર્ચ 0 હશે જો હું C માંથી C માં જાઉં તો ખર્ચ 0 હશે જો હું G થી G માં જાઉં તો ખર્ચ 0 થશે જો હું T ને C સાથે ગોઠવું અને ડાઈગોનલ રીતે આગળ વધીશ તો ખર્ચ 1 હશે પરંતુ તેના બદલે હું કહું છું કે હું અહીં ખાલી મૂકીશ જો અહીં આડું પગલું હોય અને કિંમત 2 હોય તો તમે આ ક્ષણે ગોઠવણી ભૂલી શકો છો અને યાદ રાખી શકો છો કે તમામ ઉભી અને આડા મૂવ્સ ની કિંમત 2 છે અને તમે એક જ કેરેક્ટર માં આગળ વધી રહ્યા છો કે નહીં તેના આધારે ડાઈગોનલ મૂવ્સ ની કિંમત કાં તો 0 અથવા 1 છે તેથી યાદ રાખો કે નીચે જવું એટલે આ શ્રેણી માં આગળ વધવું આડી રીતે આગળ વધવું એટલે બીજી શ્રેણીમાં આગળ વધવું અને બંને શ્રેણીઓમાં ડાઈગોનલ માં આગળ વધવું અને જો તમે એક જ કેરેક્ટર માં આગળ વધી રહ્યા છો તો ખર્ચ 0 હશે અને જો તમે જુદા જુદા કેરેક્ટર માં આગળ વધી રહ્યા છો તો ખર્ચ 1 હશે તેથી અમે સિક્વન્સ એલાઇનમેન્ટની આ સમસ્યાને ગ્રાફ સર્ચ સમસ્યામાં ફેરવી રહ્યા છીએ જ્યાં તમારે ગ્રાફના આ ખૂણાથી ગ્રાફના બીજા ખૂણા માં આવશ્યક રીતે શ્રેષ્ઠ ઉકેલ ખર્ચ સાથે જવું પડશે તો તેના વિશે કોઈ પ્રશ્નો AI ની શોધ કરનાર સંસ્થા માટે આ એક નવી અને સર્ચ પ્રોબ્લેમ ના ઉકેલના વધુ સારા માર્ગો શોધવા માટે આ એક પ્રેરક સમસ્યા છે અને આપણને તેની શા માટે જરૂર છે નવી અને સારી રીતે તેનો અર્થ શું છે આપણી પાસે આ ગ્રાફને સંભાળવાની ક્ષમતા હોવી જોઈએ ચાલો આપણે આ દિશામાં એક લાખ નોડ્સ અને ઊભી દિશામાં એક લાખ નોડ્સ કહીએ અને તમે કલ્પના કરી શકો છો કે A અલ્ગોરિધમમાં ખૂબ જ જલદી જગ્યા સમાપ્ત થાય છે તો પ્રેરણા અહીં એ છે કે એક જગ્યા આવશ્યકરીતે કહેવું અને અહીં મેં તમને બે શ્રેણીઓ બતાવી છે તમે શ્રેણીને હજી વધુ વધારી શકો છો અને તમે અહીં આવતા ત્રીજા ડાઈમેંશનલ અને ચોથા ડાઈમેંશનલ અને પછી પાંચમું ડાઈમેંશનલ સુધી ઘણી શ્રેણીઓને ગોઠવી શકો છોતેથી જો ગ્રાફ પ્રકૃતિમાં મલ્ટીડાઈમેંશનલ બની જાય છે તો તમારે એક ખૂણાથી બીજા ખૂણા સુધી શોધવું પડશે તેથી સમસ્યા ગ્રાફ સર્ચ સમસ્યામાં ફેરવાઈ ગઈ છે અને લક્ષ્ય જગ્યા બચાવવાનું છે તેથી અમે કલોઝ લિસ્ટ બચાવવાની વાતથી પ્રારંભ કરીશું અને તે ગ્રાફ પ્રેરણા છે કારણ કે તમે કલ્પના કરી શકો છો કે જો તે મારી શોધ ની મર્યાદા હતી જેનો અર્થ એ છે કે આ ઓપનમાં છેઆ ઓપનમાં છે આ ઓપનમાં છે આ ઓપનમાં છે અથવા જે કંઈ પણ છે આ ઓપન છે આ ઓપન છે જો આ નોડ ઓપન માં હોત તો શોધનું કદ m n હોત તેથી તે લિનીઅરલી વધવા જઈ રહ્યું છે ઓછામાં ઓછું તે નીચે જતાની સાથે જ m અને n જેટલું નાનું હશે શરૂઆતમાં તે ખરેખર ખૂબ નાનું હશે પરંતુ કલોઝ નું કદ ક્યુએડ્રેટિકેલી રીતે વધી રહ્યું છે કારણ કે તે જે વિસ્તાર ઇચ્છે છે જે આ કોર્ફમાં બંધ છે જે તે સમયે સૌથી ખરાબ કિસ્સામાં તે m n છે જયારે તમે ત્યાં પહોંચો છો તમે જુઓ છો કે આખો ગ્રાફ ઝડપથી અને અનિયંત્રિત રીતે વધે છે અને અમે તે જોવા માંગીએ છીએ તેથી આ એક પ્રેરિત સમસ્યા છે તેથી ચાલો આપણે એલ્ગોરિધમ્સ તરફ આગળ વધતા પહેલા એક પ્રશ્ન પૂછીએ કે શોધમાં આપણા માટે શું નજીક કરી રહ્યું છે તેથી અહીં એક પ્રશ્ન છે કે ધારો કે આપણે કલોઝ ન કર્યું હોય તો મારી સમસ્યાનું શું થશે તો હેતુ શું છે ક્યુ ફંકશન છે કે સર્ચ અલ્ગોરિધમમાં કલોઝ લિસ્ટ માં લૂપિંગ ટાળે છે હવે આ પ્રેરિત ઉદાહરણ લૂપને મંજૂરી આપતું નથી કારણ કે અમે કહ્યું હતું કે એજ ડિરેકટેડ છે પરંતુ સામાન્ય રીતે લૂપિંગ શક્ય છે તેથી આપણે વધુ સરળ અભિપ્રાયો લઈએ છીએ બીજું તે વધુ સારો માર્ગ શોધે છે તેથી ઉદાહરણ તરીકે A એલ્ગોરિધમ અથવા ડીજેકેસ્ટ્રા એલ્ગોરિધમમાં તમે નોડ્સને કલોઝ માં રાખો છો અને તમને એક સારો પાથ મળી શકે છે જે કિસ્સામાં તમે માર્ગ અને બીજી વસ્તુ ને અપડેટ કરો છો અને ત્રીજી વાત બંધ આપણા માટે બીજું કામ કરે છે જો તમે પ્લાંનિંગ પ્રોબ્લેમમાં શોધ જુઓ તો તમે સામાન્ય રીતે શું કરો છો જો ગોલ ટેસ્ટ સાચો હોય તો કલોઝ માં પેરેન્ટ પોઇન્ટર વિશેની બધી માહિતી છે જે માર્ગને ફરીથી બનાવવાની મંજૂરી આપે છે તેથી તે ત્રીજી વસ્તુ કરે છેકે તે માર્ગને ફરીથી બંનાવવાની મંજૂરી આપે છે તેથી જો આપણે વિચારવા જઈ રહ્યા છીએ કે શું આપણી પાસે કલોઝડ વિના અલ્ગોરિધમ છે આપણે ત્રણ મુદ્દાઓ વિશે ચિંતા કરવી પડશે અથવા આ ત્રણ વસ્તુઓ છે જે આપણા માટે કરવાનું બંધ કરે છે તેથી મારે પ્રથમ બીજાથી શરૂઆત કરવી પડશે આપણે સમસ્યાની આસપાસ કેવી રીતે પહોંચી શકીએ કે આપણે કોઈ માર્ગ સાથે કલોઝ ને જાળવી રાખવાની જરૂર ન પડે અને પછીથી વધુ સારો માર્ગ શોધવો પડશે અને હું આ બધું કરવા માંગતો નથી A અલ્ગોરિથમ જે રીતે બંધ અથવા રંગીન નોડ ને કોલ કરે છે તે રીતે તેનું મૂલ્ય જાળવે છેતેનાથી વધુ સારો માર્ગ શોધી શકતો નથી પરંતુ તે વધુ સારો માર્ગ શોધી શકે છે ડીજેક્સ્ટ્રા એલ્ગોરિધમમાં જ્યારે એકવાર તે માર્ગને રંગે છે અથવા એકવાર તેઓ તેને કલોઝ મૂકે ત્યારે તે હંમેશાં શ્રેષ્ઠ માર્ગ શોધી કાઢે છે પરંતુ A અલ્ગોરિધમમાં પણ આપણે તે કરી શકીએ છીએ અને અમે ચર્ચા કરી હતી કે જ્યારે A માં જો તમે કલોઝ માં નોડ મૂક્યો છે તો તમને તમારા નોડનો શ્રેષ્ઠ માર્ગ મળી ચૂક્યો છે અને તમને પાછળથી વધુ સારો માર્ગ નહીં મળે ચાલો અમે હમણાં જ કર્યું હવે મારો મતલબ હમણાં જ નહીં પણ થોડો વહેલો જ્યારે હ્યુરિસ્ટિક ફંક્શન મોનોટોન સ્થિતિ ને સંતુષ્ટ કરે છે ત્યારે અમે તેની ચકાસણી કરી જ્યારે પણ નિરીક્ષણ માટે નોડ પસંદ કરવામાં આવે છે તેનો અર્થ એ છે કે તેને કલોઝ માં રાખવામાં આવ્યો છે A એલ્ગોરિધમને નોડની શ્રેષ્ઠ કિંમત મળી ચૂકી છે તેથી આપણે આ માર્ગને અપડેટ કરવાની ચિંતા કરવાની જરૂર નથી આપણે જેની ચિંતા કરવાની છે તે એ છે કે લૂપ અને માર્ગનું પુનર્નિર્માણ ને ટાળવું તેથી અમે તે આગામી વર્ગમાં કરીશું આપણે કેટલાક અલ્ગોરિધમ જોઈશું જેના માટે કલોઝ લિસ્ટ ને ઘણું ગોઠવવામાં આવ્યું છે તે પછી અમે કેટલાક એલ્ગોરિધમ જોઈશું જેના માટે ઓપન લિસ્ટ ને સાબિત કરી છે અલબત્ત IDA એક એવું ઉદાહરણ છે જે ઓપન લિસ્ટ ને સાબિત કરે છે પરંતુ આપણે તેના વિવિધ સ્વરૂપો જોઈશું પછી આપણે એલ્ગોરિધમ જોઈશું જે બંને લિસ્ટ ને આવશ્યક રીતે સાબિત કરે છે જ્યારે આ છેલ્લું પેપર પ્રકાશિત થયું ત્યારે લગભગ 2005 માં અમે સ્ટેટ ઓફ આર્ટ પર લઈ જઈશું તેથી હું અહીં અટકી જઈશ અને આ અલ્ગોરિધમને આગામી વર્ગમાં જોઈશું